તેથી મેં કહ્યું તેમ આ લેકચરમાં આપણે ફૉલ્ટ મોડેલિંગ ઉપર ચર્ચા સાથે પ્રારંભ કરીએ છીએ તેથી મેં કહ્યું તેમ ફોલ્ટ મોડેલિંગ એ સંપૂર્ણ પરીક્ષણ પ્રક્રિયામાં પ્રથમ સ્ટેપ અને ખૂબ જ મહત્વપૂર્ણ સ્ટેપ છે તો ચાલો આપણે સૌપ્રથમ ફરી એકવાર જોવાનો પ્રયત્ન કરીએ કે આપણને ફૉલ્ટ મોડેલની શા માટે જરૂર છે તેથી તમે જાણો છો કે છેલ્લા લેક્ચરમાં આપણે ટૂંકમાં ઉલ્લેખ કર્યો છે જુઓ આપણે ઉલ્લેખ કર્યો છે કે ચિપમાં ફિજીકલ ફૉલ્ટ્સની સંખ્યા ઘણી બધી હોઈ શકે છે વાસ્તવમાં તે અનંત મોટી હોઈ શકે છે તેથી તે મુશ્કેલ છે ખુબજ મુશ્કેલ છે તમે કહી શકો કે તે અશક્ય છે તમામ સંભવિત ફૉલ્ટ્સની ગણતરી કરવી અને તેનું એનાલિસિસ કરવું અશક્ય છે કારણ કે સંભવિત ફૉલ્ટ્સની સંખ્યા અનંત હોઈ શકે છે તેથી આપણે શું કરીએ છીએ આપણે આ ફિઝિકલ ફૉલ્ટ્સને એબ્સ્ટ્રેક્શન કરીએ છીએ અને આપણે કેટલાક ફૉલ્ટ મોડેલોને વ્યાખ્યાયિત કરીએ છીએ જેને કેટલાક વાર લોજીકલી ફૉલ્ટ મોડેલ કહેવામાં આવે છે કારણ કે આ ફૉલ્ટ્સ નથી જે ખરેખર ચિપમાં થઈ રહી નથી આપણે લોજીકલી રીતે માની રહ્યા છીએ અથવા વિચારી રહ્યા છીએ કે ચિપ એવી રીતે વર્તી રહી છે જાણે કે આ પ્રકારની એરર તે ફૉલ્ટ અથવા એરરની હાજરીમાં થઈ હોય તો આ કરીને આપણે કયા ફાયદા મેળવીએ છીએ ધ્યાનમાં લેવાની ફૉલ્ટની સંખ્યા માં ધરખમ ઘટાડો કરી શકાય છે એવું કરીને કે પરીક્ષણ જનરેશન અને ફૉલ્ટ સિમ્યુલેશન ની પ્રક્રિયાઓને સરળ બનાવી શકાય છે અને તે શક્ય બનાવી શકાય છે કારણ કે જો આપણે ફૉલ્ટ્સની સૂચિ પૂરી ન પાડીએ તો પરીક્ષણ જનરેટર શું કરશે ટેસ્ટ જનરેટર જાણતું નથી કે તમે કયા ફૉલ્ટોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છો યોગ્ય સંખ્યામાં ફૉલ્ટ્સ ગણા બધા હોઈ શકે છે તેથી તમે ફૉલ્ટ કવરેજનું મૂલ્યાંકન પણ કરી શકો છો અને તમે ટેસ્ટ વેક્ટરના વૈકલ્પિક સેટની સરખામણી કરી શકો છો જેમ કે તમારી પાસે 2 ટેસ્ટ સેલ t1 અને t2 છે તમે તેમાંથી કયું વધુ સારું છે તે શોધવા માંગો છો તમે થોડો એક્સપરિમેન્ટ કરી શકો છો અને જુઓ કે t1 85 ટકા ફૉલ્ટ શોધી શકે છે અને t2 90 ટકા ફૉલ્ટ્સ શોધી શકે છે તેથી t2 વધુ સારું રહેશે તેથી જ્યાં સુધી તમારી પાસે ફૉલ્ટ મોડેલ ન હોય તમે આ પ્રકારનું જથ્થાત્મક એનાલિસિસ કરી શકતા નથી હવે આ ફૉલ્ટ મોડલ્સને એબ્સ્ટ્રેક્શનના ઘણા લેવલો ઉપર વ્યાખ્યાયિત કરી શકાય છે જેમ એક સર્કિટને એબ્સ્ટ્રેક્શનના અનેક લેવલો ઉપર વર્ણવી શકાય છે તેથી આવા દરેક લેવલે તમે ફૉલ્ટના સમૂહને વ્યાખ્યાયિત કરી શકો છો અને કેટલાક એબ્સ્ટ્રેક્શન કરી શકો છો હવે સ્પષ્ટ છે કે જેમ જેમ તમે નીવેરિએબલા લેવલો તરફ જશો તો વધુ વિગતવાર વર્ણનથી તમારું મોડેલ વધુ સચોટ બનશે પરંતુ ફૉલ્ટ્સની સંખ્યા પણ વધતી જઈ શકે છે લાક્ષણિક વર્ણન લેવલ નીચે મુજબ છે તેથી હાઇએસ્ટ લેવલ તમે બિહેવિયરલ સ્પેસિફિકેશન વિશે વિચારી શકો છો જ્યાં સર્કિટનું વર્ણન હાઈ લેવલની ભાષા જેમ કે VHDL વેરિલોગ અથવા અન્ય ભાષાઓમાં તેના બિહેવીઅરના સંદર્ભમાં કરવામાં આવે છે તેથી તમે વિચારી શકો છો કે ડિસ્ક્રિપ્શનના તે લેવલ ઉપર કેવા પ્રકારની ફૉલ્ટ્સ થઈ શકે છે પછી તમારું ફંશનલ લેવલ જ્યાં તમે ફંશનલ બ્લોક્સ જોઈ રહ્યા છો સામાન્ય રીતે RTL લેવલે કેટલાક ફન્ક્શનલ બ્લોક સામાન્ય રીતે પછી માળખાગત લેવલ સામાન્ય રીતે આ ગેટ લેવલે કામ કરે છે તેથી ગેટ લેવલ નેટલિસ્ટ ના લેવલે કયા પ્રકારના ફૉલ્ટ્સ હોઈ શકે છે સ્વિચ લેવલ એટલે ટ્રાન્ઝિટર લેવલ અને જીઓમેટ્રીક લેવલ એટલે લેઆઉટના લેવલ ઉપર તેથી જેમ જેમ નીચે જાઓ તેમ તેમ તમારા ફૉલ્ટ મોડલ્સ વધુ ને વધુ વાસ્તવિક બનશે પરંતુ મુશ્કેલી એ છે કે સર્કિટના કોમ્પોનન્ટ્સની સંખ્યા પણ ખૂબ જ ઝડપથી વધી રહી છે તેથી તમે ખરેખર ફંશનલ બ્લોક્સની સંખ્યા અને ટ્રાન્ઝિટર્સની સંખ્યાની તુલના કરી શકતા નથી ટ્રાંઝિસ્ટરની સંખ્યા ઘણી વધારે હશે તેથી સંભવિત ફૉલ્ટ્સની સંખ્યા પણ ઘણી વધારે હશે પરંતુ જો તમે તે લેવલ ઉપર ફૉલ્ટ્સનું મોડેલ કરી શકો તો તે વધુ સચોટ હશે તેથી ચાલો આ લેવલો ઉપરના વિવિધ ફૉલ્ટ મોડલ્સને ઝડપથી જોઈએ તેથી હાઇએસ્ટ લેવલની બિહેવિયરલ લેવલની ફૉલ્ટ મોડેલ અહીં મેં કહ્યું હતું તેમ સર્કિટ સ્પેસિફિકેશન વેરિલોગ અથવા VHDL જેવી કેટલાક હાઈ લેવલીય ડિઝાઇન ડિસ્ક્રિપ્ટિયન ભાષામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે અને આપણે કેટલાક ફૉલ્ટ્સને વ્યાખ્યાયિત કરીએ છીએ જે આ ભાષાના નિર્માણના સંદર્ભમાં છે જેમ કે હું તેમાંના કેટલાકને સમજાવું છું જેમ કે તમે કહો છો કે કેટલાક વેરિએબલ કાયમી ધોરણે લો અથવા હાઈ લેવલના સ્ટેટોમાં છે જેમ કે આપણે તેને સમજાવવાનો પ્રયાસ કરીએ વેરીલોગમાં તમે વેરીએબલ રાઈટને વ્યાખ્યાયિત કરી શકો છો તેથી તમે ઇન્ટીગરને વ્યાખ્યાયિત કરી શકો છો તમે તેને બીટ તરીકે વ્યાખ્યાયિત કરી શકો છો જ્યારે પણ તમે લેટ તરીકે વ્યાખ્યાયિત કરો ત્યારે કહો કે હું ઇન્ટીગર X વ્યાખ્યાયિત કરું છું પરંતુ જો હું જોઉં તો હાર્ડવેરના સંદર્ભમાં આ X ને રજિસ્ટરમાં મેપ કરવામાં આવશે ચાલો કહીએ કે તેની પહોળાઈ 32 છે X અહીં મેપ કરવામાં આવશે હવે સર્કિટ કનેક્શનના સંદર્ભમાં દરેક રજિસ્ટરમાં પાવર સપ્લાયનું કનેક્શન હશે ગ્રાઉન્ડ સાથે બીજું કનેક્શન હશે ચાલો કહીએ કે આઉટપુટ અહીં આવી રહ્યા છે હવે ચાલો આ લેવલે કેટલાક ફૉલ્ટ્સ વિશે વિચારીએ જો કોઈ કારણસર VDD ડિસ્કનેક્ટ થઈ ગયું હોય તેથી VDD ડિસ્કનેક્ટ થયેલ છે તેથી જો તમે ફ્લિપ ફ્લોપ્સની સામગ્રી વાંચો તો જો VDD ડિસ્કનેક્ટ થઈ ગયું હોય તો તમામ બિટ્સ 0 તરફ જોશે તેથી તમને બધા 0 મળશે એવી જ રીતે જો ગ્રાઉન્ડ ડિસ્કનેક્ટ થઈ ગયું હોય અને તમે આઉટપુટ વાંચવાનો પ્રયાસ કરશો તો તમે જોશો કે તમામ આઉટપુટમાં VDD છે જેનો અર્થ તમામ 1 છે તેથી તમે જે પણ ફૉલ્ટ મોડલ ધારી રહ્યા છો કે ત્યાંથી કોરેસ્પોન્ડન્ક છે કોરેસ્પોન્ડનો અર્થ એ છે કે તે લો લેવલની હાર્ડવેર અનુભૂતિ છે પછી આવો બીજો ફૉલ્ટ કે જેનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે કહે છે કે Y ની સમાન અસાઇનમેન્ટ સ્ટેટમેન્ટ X કામ કરતું નથી જેનો અર્થ છે કે તમે આ સોંપણીઓ આપી રહ્યા છો પરંતુ Y એક્સપ્રેશનનું મૂલ્ય X ને સોંપવામાં આવ્યું નથી X તેના પોતાના મૂલ્ય ઉપર રહે છે ફરીથી હાર્ડવેરના સંદર્ભમાં શું કારણ હોઈ શકે છે તે કહીએ અહીં મારી પાસે એક રજિસ્ટર છે જે ધારો કે X ની કિંમત ધારે છે તેથી મારી પાસે Y ની બરાબર X વિધાન છે તેથી ત્યાં એક સર્કિટ છે જે Y ની કિંમતની ગણતરી કરી રહ્યું છે અને તે અહીં ફીડ કરી રહ્યું છે અને કુદરતી રીતે દરેક રજીસ્ટરમાં અમુક પ્રકારનું લોડ કંટ્રોલ ઇનપુટ હોવું જરૂરી છે હવે તમે એક ફૉલ્ટ વિશે વિચારો જ્યાં આ લોડ ડિસ્કનેક્ટ છે કોઈક રીતે આ લોડનું કનેક્શન જોડાઈ રહ્યું નથી તો શું થશે આ Y ક્યારેય લોડ થશે નહીં તો અસાઇનમેંટની દ્રષ્ટિએ આ અસાઇનમેંટ ક્યારેય થશે નહીં પછી ચાલો આપણે બીજા ઉપર આવીએ ચાલો કહીએ કે જો પછી અન્ય પ્રકારની રચના આ કહે છે કે પછી અથવા અન્ય માર્ગ ક્યારેય લેવામાં આવતો નથી આવી જ રીતે મલ્ટિ વેનો કિસ્સો છે જો તે પછી સ્વીચની જેમ કેટલીક બ્રાન્ચ ક્યારેય લેવામાં આવતી નથી તેથી તમે અહીં પણ જુઓ કે સમસ્યા કંઈક સમાન છે જેમ કે જ્યારે આપણી પાસે મલ્ટિ વે બ્રાન્ચ હોય તેથી તમે કાં તો અહીં અથવા ત્યાં અથવા ત્યાં જઈ રહ્યા છો ત્યાં કોઈ પ્રકારનું ડિમલ્ટિપ્લેક્સર હોઈ શકે છે જે પસંદ કરશે કે કયો રસ્તો અનુસરવો હવે ડિમલ્ટિપ્લેક્સરમાં કોઈ ફૉલ્ટને કારણે કેટલીક લાઈનો હંમેશા સિલેક્ટ થતી હોઈ શકે છે અથવા કેટલીક લાઈનો ક્યારેય સિલેક્ટ થતી નથી કંટ્રોલ સર્કિટમાં કેટલીક સમસ્યાઓને કારણે આ પ્રકારની વસ્તુઓ થઈ શકે છે તેથી અહીં આપણે આ ફૉલ્ટ્સને ફૉલ્ટ તરીકે એબ્સ્ટ્રેક્શન કરી રહ્યા છીએ અથવા સ્વિચ કન્સ્ટ્રક્ટમાં ફૉલ્ટ તરીકે એબ્સ્ટ્રેક્શન કરી રહ્યા છીએ એવી જ રીતે કંટ્રોલ લૂપ માટે જેમ કે લેટ લૂપ જે અમુક ચોક્કસ સંખ્યામાં એક્ઝિક્યુટ કરવા માટે લૂપની જેમ ધારો તેથી લૂપ હંમેશા એક્ઝિક્યુટ થાય છે અથવા ક્યારેય એક્ઝિક્યુટ થતો નથી તો ફરીથી કંટ્રોલ સર્કિટમાં કેટલીક એરરને કારણે જે લૂપને નિયંત્રિત કરે છે સામાન્ય રીતે લૂપ કાઉન્ટર ઘટશે અને 0 માટે ચેકિંગ થશે કદાચ 0 સર્કિટ માટે ચેકિંગ કામ કરતું નથી તેથી તે હંમેશા કહે છે કે તે 0 નથી તેથી લૂપ આગળ અને આગળ વધશે અને જો કોઈ ફૉલ્ટને લીધે જો તે કહે છે કે તે હંમેશા 0 ની બરાબર છે તો લૂપ ક્યારેય આગળ જશે નહીં તે તરત જ બહાર આવશે તેથી આવી વસ્તુઓને હાઈ લેવલે બિહેવિયરલ લેવલના ફૉલ્ટ મોડલમાં મોડલ કરવામાં આવે છે સ્પષ્ટપણે આ અંતિમ સર્કિટની અનુભૂતિની દ્રષ્ટિએ ખૂબ સચોટ નથી પરંતુ કેટલાક ઉદ્યોગો આ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે કારણ કે અન્ય ફૉલ્ટ મોડેલોના સંદર્ભમાં તેમની કોમ્પ્લેક્સિટી ઘણી ઓછી છે આગળ આપણે ફંક્શનલ ફૉલ્ટ મોડેલ ઉપર આવીએ જ્યાં તમે ધારો છો કે અમારી સર્કિટ રજિસ્ટર ટ્રાન્સફર લેવલે સ્પષ્ટ કરવામાં આવી છે જ્યાં અમારી પાસે રજિસ્ટર એડર મલ્ટિપ્લાયર્સ મલ્ટિપ્લેક્સર્સ બસ વગેરે જેવા ફંક્શનલ બ્લોક્સ છે હવે ફંક્શનલ લેવલના ફૉલ્ટ મોડલની એક સમસ્યા એ છે કે તે સામાન્ય અર્થ નથી કે કેટલાક ફૉલ્ટ મોડલ જે મલ્ટિપેક્સર ઉપર એપ્લાય કરી શકાય છે તમે ડીકોડર ઉપર એપ્લાય કરી શકતા નથી તમે મેમરી ઉપર એપ્લાય કરી શકતા નથી તેથી ત્યાં કેટલાક ફૉલ્ટ મોડેલ હશે જે મલ્ટિપ્લેક્સર માટે વિશિષ્ટ છે ત્યાં એક ફૉલ્ટ મોડેલ છે જે મેમરી માટે વિશિષ્ટ છે અને તેથી વધુ પરંતુ એકવાર તમે આ ફૉલ્ટ મોડલ્સને વ્યાખ્યાયિત કરી લો તે ખૂબ જ કાર્યક્ષમ હોઈ શકે છે અને ટેસ્ટ સેટ એકદમ સીધો જનરેટ કરી શકાય છે હું મલ્ટિપ્લેક્સર માટે એક ઉદાહરણ આપીશ કે તે કેવી રીતે કાર્ય કરે છે તેથી આપણે 4 ટુ 1 મલ્ટિપ્લેક્સરનું ઉદાહરણ લઈએ છીએ તેથી 4 ટુ 1 મલ્ટિપ્લેક્સર માટે કહીએ કે 4 ડેટા ઇનપુટ A0 A1 A2 અને A3 છે તેઓ પસંદગીના ઇનપુટ મૂલ્યો S0 અને S1 નો ઉપયોગ કરીને પસંદ કરવામાં આવી રહ્યા છે અને ત્યાં એક આઉટપુટ F છે તેથી આપણે હવે બતાવીશું કે મલ્ટિપેક્સરની ફંશનલ બિહેવિયરલને જોઈને તમે કેવી રીતે સીધા ટેસ્ટ વેક્ટર્સ જનરેટ કરી શકો છો તેથી તે આ સ્લાઇડમાં બતાવવામાં આવ્યું છે અહીં જુઓ આપણે આપણું મલ્ટિપ્લેક્સર જોઈએ છીએ આ 4 ઇનપુટ છે સિલેક્ટ લાઇન્સ અને આઉટપુટ છે હવે અહીં હું સીધો જ ટેસ્ટ વેક્ટર લખી રહ્યો છું જેની મને જરૂર છે તો ચાલો તમે તે કેવી રીતે કરી રહ્યા છો તે સમજવાનો પ્રયત્ન કરીએ પ્રથમ વસ્તુ એ છે કે આપણે S0 S1 કોમ્બિનેશન્સની વિવિધ કિંમતોનો ઉપયોગ કરી રહ્યા છીએ તેથી પ્રથમ 2 હરોળમાં 0 0 પસંદ કરો બીજી 2 હરોળ 0 1 છે પછીની 2 હરોળ 1 0 છે અને છેલ્લી હરોળ 1 1 છે તેથી પ્રથમ 2 હરોળ A0 પસંદ કરવાનું ધાર્યું છે પછીની 2 હરોળ A1 પસંદ કરવાનું ધાર્યું છે આગામી 2 ધારો કે A2 પસંદ કરે અને છેલ્લા 2 ધારો કે A3 પસંદ કરે હવે ચાલો જોઈએ તેથી હું S0 અને S1 માટે 0 0 એપ્લાય કરું છું તેથી હવે A0 પસંદ કરવામાં આવે છે તેથી હું શું કહી શકું છું કે હું A0 ને 0 ની બરાબર એપ્લાય કરું છું અને તપાસું છું કે આઉટપુટ 0 છે કે નહીં હું A0 ની બરાબર 1 એપ્લાય કરું છું અને તપાસું છું કે આઉટપુટ 1 છે કે નહીં પણ હું શા માટે અન્ય 3 ઇનપુટ ઉપર રિવર્સ લોજિક મૂલ્ય એપ્લાય કરી રહ્યો છું કારણ કે તમે દલીલ કરી શકો છો કે જ્યારે હું A0 પસંદ કરું છું ત્યારે આ A1 A2 A3 અમને યોગ્ય રીતે જાણવું જોઈએ પરંતુ હું રિવર્સ મૂલ્ય એપ્લાય કરી રહ્યો છું કારણ કે જો આ પ્રકારનો કોઈ ફૉલ્ટ હોય તો હું લાઇન A0 પસંદ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું પરંતુ એરરને કારણે A1 અથવા A2 અથવા A3 પસંદ થઈ રહ્યું છે તેથી આઉટપુટમાં મિસમેચ હશે તેથી સામાન્ય રીતે A0 પસંદ થાય તેવું માનવામાં આવે છે કે મને 0 મળી રહ્યો છે પરંતુ જો એરરથી A1 A2 A3 પસંદ થઈ રહ્યો હોય તો મને 1 મળશે જેથી હું ફૉલ્ટ શોધી શકું તેવી જ રીતે આ કેસ માટે સામાન્ય રીતે તે 1 છે અને જો કેટલાક અન્ય ઇનપુટ્સ પસંદ કરવામાં આવે છે તો મને 0 મળશે તેથી હંમેશા મારો મતલબ છે કે જો આપણે આઉટપુટમાં મિસમેચ શોધી શકીએ તો આપણે ફૉલ્ટ શોધી શકીએ છીએ તેથી હરોળની અન્ય જોડી સાથે પણ આ જ થઈ રહ્યું છે આગલી જોડીમાં આપણે S1 0 અને S0 1 લગાવીને A1 પસંદ કરી રહ્યા છીએ તેથી તમે જુઓ કે એક કિસ્સામાં હું A0 એપ્લાય કરું છું A1 બરાબર 0 અન્ય કેસ A1 બરાબર 1 અન્ય રિવર્સ છે 1 1 1 0 0 એવી જ રીતે અહીં આપણે A2 પસંદ કરીએ છીએ 0 1 અહીં આપણે A3 0 1 પસંદ કરીએ છીએ તેથી તમે જુઓ કે આપણે આ 8 ટેસ્ટ વેક્ટર્સને સીધું લખી શકીએ છીએ જે મલ્ટિપ્લેક્સરમાં આ ફંશનલ ફૉલ્ટ્સ શોધી શકે છે તમે જુઓ છો કે મલ્ટિપેક્સરને યોગ્ય રીતે કામ કરવા માટે તમે જે ઇચ્છો છો તે જ છે તમારે આનાથી વધુ કોઈ વસ્તુની જરૂર નથી અને બીજી વસ્તુ તમે જુઓ છો કે મૂળ મલ્ટિપેક્સરમાં 6 ઇનપુટ હતા તેથી 26 64 હતા તેથી 64 ટેસ્ટ પેટર્નને બદલે મેં માત્ર 8 ટેસ્ટ પેટર્ન કરી હતી આ ટેસ્ટ જનરેશન મેથડ રાખવાનો એક મુખ્ય ઉદ્દેશ્ય છે જ્યાં એપ્લાય કરવા માટેના ટેસ્ટની સંખ્યામાં ભારે ઘટાડો કરી શકાય છે તેથી જો આપણી પાસે 2n થી 1 મલ્ટિપ્લેક્સર હોય તો તેને સામાન્ય બનાવવા માટે અમને 2n1 પરીક્ષણ પેટર્નની જરૂર પડશે અને મેં કહ્યું તેમ તમામ ફંશનલ ફૉલ્ટ્સ શોધી શકાય છે જેમ કે કેટલાક ઇનપુટ લાઇન ખોટી રીતે પસંદ કરવામાં આવી છે કેટલાક લાઇનો સતત 0 અથવા 1 ઉપર સ્થિર કરવામાં આવે છે આ બધા ફૉલ્ટ્સ આ સરળ પરીક્ષણો દ્વારા શોધી શકાય છે પરંતુ તમે આ વ્યૂહરચના જોઈ શકો છો કે તમે ડીકોડર માટે પણ અન્ય કોઈપણ ફંશનલ બ્લોક માટે વિસ્તૃત કરી શકતા નથી તેના માટે તમારે ફરીથી અમુક પ્રકારનું સમાન ફંશનલ બિહેવીઅર એનાલિસિસ કરવું પડશે અને તમારે પરીક્ષણ વેક્ટર શોધવા પડશે પરંતુ એકવાર તમે તે કરવા માટે સક્ષમ થઈ જાઓ તો તે ખૂબ જ સરળ છે હવે ચાલો સ્ટ્રક્ચરલ લેવલ ફૉલ્ટ મોડલ ઉપર આવીએ જે કદાચ સૌથી વધુ ઉપયોગમાં લેવાતું અને સામાન્ય છે અહીં સર્કિટનો ઉલ્લેખ નેટલિસ્ટ તરીકે કરવામાં આવ્યો છે એટલે કેટલાક બ્લોક્સનું ઇન્ટરકનેક્શન ખાસ કરીને ગેટ અને ફ્લિપ ફ્લોપ્સના લેવલે છે કારણ કે મોટાભાગના સ્ટ્રક્ચરલ ફૉલ્ટ મૉડલ્સ કે જે પ્રપોઝ્ડ અને ચર્ચા કરવામાં આવ્યા છે તેઓ સર્કિટને ગેટ્સની નેટલિસ્ટ તરીકે માને છે અથવા ક્રમિક સર્કિટ માટે પણ ફ્લોપને યોગ્ય રીતે ફિલ કરે છે હવે અહીં રસપ્રદ વાત એ છે કે આપણે માની લઈએ છીએ કે ફંશનલ બ્લોક્સમાં કોઈ ફૉલ્ટ નથી ગેટ ફૉલ્ટ ફ્રી છે બ્લોક્સ વચ્ચેનું ઇન્ટરકનેક્શન ફૉલ્ટ વાળું હોઈ શકે છે તો આપણે જે કહેવા જઈએ છીએ તે આ છે ચાલો કહીએ કે આપણી પાસે એક સર્કિટ છે ચાલો સરળ 3 ગેટ સર્કિટ લઈએ તેથી આ ફૉલ્ટ મોડલ મુજબ આપણે કહી રહ્યા છીએ કે આ ગેટની અંદર કોઈ ફૉલ્ટ હોઈ શકે નહીં આ ગેટ સંપૂર્ણ રીતે ઠીક છે ફૉલ્ટ્સ ફક્ત ઇન્ટરકનેક્શનમાં જ થઈ શકે છે આ ઇન્ટરકનેક્શન અથવા આ ઇન્ટરકનેક્શન અથવા આ ઇન્ટરકનેક્શનમાં કેટલાક નિષ્ફળતા થઈ શકે છે તમે આ વસ્તુને કારણે જુઓ છો કે તમે જે કહી શકો છો તે આ ગેટ માટે હોઈ શકે છે ચાલો કહીએ કે જો આપણે આ ગેટને જોઈએ તો આપણે કહી શકીએ કે આ ગેટની એક લાઈન 0 ઉપર કાયમ માટે અટકી ગઈ છે 0 ઉપર અટકવાનો અર્થ એ છે કે તે હંમેશા 0 ઉપર હોય છે આ ઇન્ટરકનેક્શનને કારણે આ ફૉલ્ટ તરીકે ગણી શકાય ઇન્ટરકનેક્શન લાઇન આકસ્મિક રીતે નિષ્ફળ જાય છે અથવા તેવી જ રીતે અહીં ત્યાં આ લાઇન દ્વારા હંમેશા 0 ઉપર હોય છે પરંતુ તમે ફરીથી જોશો કે હું પુનરાવર્તિત કહું છું કે આ બધા ફિજીકલ ફૉલ્ટ્સનું મેનિફેસ્ટેશન છે હું કહું છું કે અહીં 0 ફૉલ્ટ ઉપર અટકી છે પરંતુ તેનો અર્થ એ નથી કે ફિજીકલ રીતે આ વાયર ફૉલ્ટયુક્ત છે ફિઝિકલ રીતે એવું બની શકે છે કે આ ગેટની અંદર કોઈ ફૉલ્ટ છે પરંતુ તે એવું બિહેવીઅર કરી રહ્યું છે કે જાણે આ લાઇન હંમેશા 0 ઉપર હોય તેથી ધારણાઓ આના જેવી છે બ્લોક ફૉલ્ટ ફ્રી છે અને ઇન્ટરકનેક્શન ફૉલ્ટયુક્ત હોઈ શકે છે તેથી મૂળભૂત વિચાર એ સુનિશ્ચિત કરવાનો છે કે આંતરજોડાણોમાં કોઈ ફૉલ્ટ નથી અને તેઓ લોજીક 0 અને લોજીક 1 બંને સંકેતોને વહન કરવામાં સક્ષમ છે ત્યાં 2 લોકપ્રિય માળખાકીય ફૉલ્ટ મોડલ છે જેનો ઉપયોગ થાય છે પહેલું સૌથી લોકપ્રિય છે તેને સ્ટક એટ ફૉલ્ટ મોડલ કહેવાય છે અને બીજાને બ્રિજિંગ ફૉલ્ટ મોડલ કહેવામાં આવે છે ચાલો જોઈએ કે ફૉલ્ટ મૉડલ ઉપર અટવાયું એ કલ્પનાત્મક રીતે ખૂબ જ સરળ છે તે કહે છે કે અમુક સર્કિટ લાઇન લોજિક 0 અથવા લોજિક 1 ઉપર કાયમી ધોરણે ફિક્સ છે એટલે કે આપણે તેમને 0 ઉપર અટવાયેલા અથવા 1 ઉપર અટવાયેલા કહીએ છીએ આ એક ખૂબ જ લોકપ્રિય ફૉલ્ટ મૉડલ છે અને તેની પાસે છે એનાલિસિસ કરવામાં આવ્યું અને જાણવા મળ્યું કે તે વાસ્તવમાં ઘણી વાસ્તવિક ફિઝિકલ નિષ્ફળતાઓનું મોડેલ બનાવી શકે છે એટલેકે આ ફૉલ્ટ એવું માનતો નથી કે તમે CMOS અથવા TTL અથવા અન્ય કોઈપણ તકનીકનો ઉપયોગ કરી રહ્યાં છો આ તકનીક સ્વતંત્ર છે અને ચોક્કસ લાઇન માટે નોટેશનલી રીતે કહીએ છીએ ફૉલ્ટ્સને આ રીતે નોંધવામાં આવે છે કે કાં તો આ A 0 ઉપર અટવાયેલું છે અથવા તમે ફક્ત સ્લેશ 0 અથવા 1 અથવા સ્લેશ 1 ઉપર અટવાયેલા A લખો છો હવે તમે એક મુદ્દો નોંધો છો કે આ ફૉલ્ટ મોડેલમાં ફેનઆઉટ સ્ટેમ્સ અને ફેનઆઉટ બ્રાન્ચિઝ ને અલગ લાઇનો તરીકે ગણવામાં આવે છે જેમ કે આ આકૃતિમાં F એ ફેનઆઉટ સ્ટેમ છે અને F1 F2 એ ફેનઆઉટ બ્રાન્ચિઝ છે તેમને અલગ લાઇનો તરીકે ગણવામાં આવે છે ચાલો જોઈએ શા માટે ચાલો સમજાવવાનો પ્રયાસ કરીએ તેથી અમારી પાસે આ ગેટ છે આ આઉટપુટ F છે અને આ આઉટપુટ 2 ફેનઆઉટ બ્રાન્ચિઝ F1 અને F2 ઉપર જશે અને આ ફેનઆઉટ બ્રાન્ચિઝ કદાચ બીજા કેટલાક ગેટના ઇનપુટ ઉપર જઈ રહી છે આ એક ગેટ છે ત્યાં બીજો ગેટ છે હવે જોઈએ ઈલેક્ટ્રિકલી અર્થ કહો ઈલેક્ટ્રિકલી બોલતા F F1 F2 સરખા છે તેથી ગમે તેવો વોલ્ટેજ હોવો જોઈએ તે જ વોલ્ટેજ F1 અને F2 માં આવવો જોઈએ પરંતુ તમે જુઓ છો કે અહીં કેટલાક ફૉલ્ટ્સ હોઈ શકે છે જે કહે છે કે અહીં એક ડિસ્કનેક્શન છે આ વાયર જે આ અને ગેટના આ ઇનઆઉટ સાથે જોડાયેલ હોવાનું માનવામાં આવે છે અહીં ડિસ્કનેક્શન છે જેના કારણે આ ગેટ ઇનપુટ એવું બિહેવીઅર કરે છે કે તે 0 ઉપર છે તેથી હું તેને F1 તરીકે 0 ફૉલ્ટ ઉપર અટવાયેલા તરીકે દર્શાવું છું પરંતુ સ્પષ્ટપણે આ ફૉલ્ટ F2 ને અસર કરશે નહીં અથવા તે F ને અસર કરશે નહીં આ ફક્ત આ ગેટના ઇનપુટને અસર કરશે તેનો અર્થ એ કે F1 એવી જ રીતે F2 માં ફૉલ્ટ હોઈ શકે છે તે F1 અથવા F થી સ્વતંત્ર હશે પરંતુ જો F માં કોઈ ફૉલ્ટ હોય તો તે ફૉલ્ટ F1 અને F2 બંનેમાં જશે કારણ કે સિગ્નલ ટ્રાન્સમિશન ની દિશા આ છે તેથી આને કારણે ફેનઆઉટ સ્ટેમ અને બ્રાન્ચિઝના ફૉલ્ટોને 3 જુદા જુદા ફૉલ્ટ તરીકે ગણવામાં આવે છે તો ચાલો પાછા આવીએ ચાલો એક ઉદાહરણ લઈએ આ 2 ઇનપુટ XOR ફંક્શનની NAND અનુભૂતિ છે તેથી ત્યાં 4 2 ઇનપુટ NAND ગેટ છે તેથી તમે જોઈ શકો છો કે અહીંથી ફેનઆઉટ કનેક્શન એક અહીંથી અને બીજું અહીંથી છે તેથી મેં અલગ અલગ લાઇનોને તે પ્રમાણે નામ આપ્યું છે આ A છે અને 2 ફેનઆઉટ બ્રાન્ચિઝને A1 A2 કહેવામાં આવે છે આ B B1 B2 છે અને આ C છે અને આ C1 C2 છે તેથી જો તમે ગણતરી કરો કે સર્કિટમાં કેટલી લાઇનો છે તો તમે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 જોઈ શકો છો તેથી સર્કિટમાં કુલ 12 લાઇનો છે તેથી હવે જો તમે ગણતરી કરવા માંગતા હોવ કે કુલ કેટલા ફૉલ્ટ્સ ઉપર અટવાયેલા છે તેથી દરેક લાઇન 0 ઉપર અટકી શકે છે અથવા 1 ઉપર અટકી શકે છે જેમ કે A 0 અથવા 1 હોઈ શકે છે B 0 અથવા 1 હોઈ શકે છે A1 0 અથવા 1 હોઈ શકે છે તેથી મેં ફેનઆઉટ બ્રાન્ચિઝ બનાવી છે અને અલગ A2 0 અથવા 1 હોઈ શકે છે તેથી આ રીતે 12 લાઈનો માટે આપણે 24 સંભવિત અટવાયેલા ફૉલ્ટ્સની ગણતરી કરી શકીએ છીએ તેથી આ સર્કિટ માટે આપણે ગણતરી કરી શકીએ છીએ અને કહી શકીએ છીએ કે ત્યાં 24 ફૉલ્ટ્સ અટવાયેલા છે ચાલો આપણે કેટલીક વિશિષ્ટતાઓ જોઈએ ફૉલ્ટ એટ ફૉલ્ટ મૉડલની 2 ભિન્નતાઓ છે એકને સિંગલ સ્ટક ઍટ ફૉલ્ટ કહેવામાં આવે છે તેથી તેની સરળતાને કારણે સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે આ ફૉલ્ટ મોડલ કહે છે કે આપેલ સમયે સર્કિટની માત્ર એક જ લાઇન ફૉલ્ટયુક્ત હોઈ શકે છે તેથી જો કે અહીં 12 લાઈનો છે પરંતુ એક સમયે 1 લાઈન ફૉલ્ટયુક્ત હશે આ ફૉલ્ટ મોડલનો ઉદ્યોગમાં સૌથી વધુ ઉપયોગ થાય છે અને તમે સ્પષ્ટપણે તે ગણી શકો છો કારણ કે દરેક લાઇનમાં 2 ફૉલ્ટ હોઈ શકે છે 0 ઉપર અટકી શકે છે અથવા 1 ઉપર અટકી શકે છે તો ફૉલ્ટ ઉપર કેટલા સિંગલ સ્ટક હોઈ શકે છે આપણે પહેલા ગણી લીધું છે કે આવા 24 ફૉલ્ટ હોઈ શકે છે જેથી તે 24 થશે તેથી તે 2 માં k થશે તેથી જો ત્યાં 12 લાઈનો છે અને જો તમે ધારો કે એક સમયે 1 ફૉલ્ટ આવી રહ્યો છે તેથી ત્યાં 2k સંભવિત ફૉલ્ટ હશે તેથી આ કિસ્સામાં ફૉલ્ટ ઉપર અટવાયેલા સિંગલની સંખ્યા 24 હશે હવે જો આપણે સિંગલ ફૉલ્ટ થવાના પ્રતિબંધને દૂર કરીએ તો આપણી પાસે કોઈપણ મનસ્વી સંખ્યામાં ફૉલ્ટ થઈ શકે છે તેને ફૉલ્ટ મોડલ ઉપર મલ્ટિપલ સ્ટક કહેવામાં આવે છે આ કહે છે કે ગમે તેવી સર્કિટ લાઇનો એક સમયે ફૉલ્ટ્સમાં અટવાઈ શકે છે તેથી અહીં આપણે એક્સપ્રેશન આપી છે જો સર્કિટમાં k લાઇનો હોય તો ફૉલ્ટ ઉપર અટવાયેલા મલ્ટિપલની કુલ સંખ્યા 3k 1 હશે આ નંબર કેવી રીતે આવે છે ચાલો જોઈએ કે આપણી પાસે એક સર્કિટ છે ત્યાં લાઇનોની k સંખ્યાઓ છે દરેક લાઇનને એક સમયે એક જુઓ પ્રથમ લાઇન 3 અવસ્થામાં હોઈ શકે છે એટલે કે તે કાં તો સારી હોઈ શકે છે તે 0 ઉપર અટકી શકે છે તે 1 ઉપર અટકી શકે છે બીજી લાઇન પણ 3 સારી સ્થિતિમાં 0 ઉપર અટકી 1 ઉપર અટકી શકે છે ત્રીજી લાઇન પણ 3 સારી સ્થિતિમાં હોઈ શકે છે 0 ઉપર અટકી શકે છે 1 ઉપર અટકી શકે છે તેથી k આવી લાઇનો છે તેથી શક્યતાઓની કુલ સંખ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 k ટાઇમ્સ 3k હશે અને આ કોમ્બિનેશન્સમાંથી એક સંયોજન સૂચવે છે કે બધી લાઇનો ફૉલ્ટ મુક્ત છે તેથી જ આપણે તેમાંથી એક 3k 1 બાદ કરીએ છીએ તેથી ઘણી ફૉલ્ટયુક્ત પરિસ્થિતિઓ ત્યાં 3k 1 હોઈ શકે છે તેથી તમે તે નાની સર્કિટ માટે પણ જુઓ છો તેથી જ્યારે તમારી પાસે k બરાબર 12 હોય ત્યારે 312 1 5 3 લાખથી વધુ થાય છે તેથી સૌથી મોટી સર્કિટ્સ માટે શું થશે મલ્ટીપલ અટવાયેલા ફોલ્ટ વર્ચ્યુઅલ રીતે અનંત હશે તેથી જ લોકો ફૉલ્ટ ઉપર અટવાયેલા સિંગલને વળગી રહે છે અને તેનું એનાલિસિસ કરે છે પરંતુ એક રસપ્રદ પરિણામ છે જે આપણને સારું લાગે છે એક પરીક્ષણ સેટ કે જે ફૉલ્ટ્સમાં અટવાયેલા તમામ સિંગલને શોધી કાઢે છે તે ફૉલ્ટ્સમાં અટવાયેલા મલ્ટીપલની મોટી ટકાવારી પણ શોધી કાઢશે તે ઓછામાં ઓછું 95 ટકાથી વધુ છે આ ઝડપથી સાબિત થયું છે અને તેની ચકાસણી પણ કરવામાં આવી છે અને કેટલાક વિશિષ્ટ પ્રકારની સર્કિટ માટે કેટલાક પરિણામો છે જેમ કે જો સર્કિટમાં કોઈ ફેનઆઉટ કનેક્શન ન હોય તો તેને સર્કિટ જેવું ટ્રી કહેવામાં આવે છે જેમાં કોઈ એક્સક્લુઝિવ OR એક્સક્લુઝિવ NOR ગેટ અને NOT AND OR NAND NOR ગેટ નથી પછી તે સાબિત કરી શકાય છે કે પરીક્ષણ વેક્ટર્સનો કોઈ પણ સમૂહ જે ફૉલ્ટ્સ ઉપર અટવાયેલા તમામ સિંગલને શોધી કાઢે છે તે પણ અટવાયેલા તમામ મલ્ટીપલ ફૉલ્ટ્સને શોધી શકે છે તેથી આ પરિણામો આપણને કહે છે કે ફૉલ્ટમાં અટવાયેલો સિંગલ એટલો ખરાબ નથી જો તમે ફૉલ્ટ્સમાં અટવાયેલા તમામ સિંગલને શોધી શકો છો તો આપણે કેટલાક કિસ્સાઓમાં અટવાયેલા મલ્ટીપલ ફૉલ્ટ્સની મોટી ટકાવારી પણ શોધી શકીએ છીએ ચાલો આપણે કેટલાક ઉદાહરણો જોઈએ અહીં આપણી પાસે એક સરળ 2 ઇનપુટ અને ગેટ છે આપણે હવે ફૉલ્ટ્સમાં અટવાયેલા સિંગલને વળગી રહીએ છીએ તેથી હું કહું છું કે આ અને ગેટનું પરીક્ષણ કરવા માટે મારે 3 પરીક્ષણ વેક્ટર 0 1 1 0 અને 1 1 ની જરૂર છે કેમ જો આપણે તેને જોઈએ તો 0 1 જો હું 0 1 એપ્લાય કરું તો આઉટપુટ 0 હશે તો તે કયા ફૉલ્ટોને શોધી શકે છે તે 1 ઉપર અટવાયેલાને શોધી શકે છે કારણ કે સામાન્ય રીતે આઉટપુટ 0 હતું પરંતુ જો એ પણ 1 ઉપર નક્કી કરવામાં આવે તો બંને 1 1 હશે આઉટપુટ બદલાશે તેવી જ રીતે જો આઉટપુટ લાઇન 1 ઉપર અટવાઈ જાય છે જે આઉટપુટમાં પણ ફેરફાર કરશે તો આ 1 0 સમાન રીતે B ઉપર ફૉલ્ટ શોધી કાઢશે તે શોધી કાઢશે કે B 1 ઉપર અટવાયેલું છે કે નહીં તો આઉટપુટ બદલાશે અને F 1 પણ વેલ 0 0 ટેસ્ટ વેક્ટર AND ગેટ માટે નકામું છે તે કોઈપણ એક ખામી શોધી શકશે નહીં કારણ કે આઉટપુટ 0 છે ફક્ત F માટે 1 પર અટકી જવાના કિસ્સામાં હોય પરંતુ A માં ખામી માટે ત્યાં હશે અથવા B માં કોઈ ફેરફાર નહીં થાય પરંતુ જો હું 1 1 એપ્લાય કરું તો હું આ તમામ 3 ખામીઓ શોધી શકું છું કારણ કે સામાન્ય રીતે આઉટપુટ 1 હશે જો આ 3 માંથી કોઈપણ ખામી હશે તો આઉટપુટ 0 થશે હવે ચાલો 4 ઇનપુટ AND ગેટ ઉપર જઈએ તમે 4 ઇનપુટ AND ગેટ માટે જુઓ અમને 16 24 ને બદલે નહીં પરંતુ 5 ટેસ્ટ વેક્ટર્સની જરૂર છે અહીં અમને 1 ની જરૂર ઓછી છે તમે જુઓ છો 0 1 1 1 0 1 1 1 આ ફૉલ્ટશોધી કાઢશે 0 ઉપર અટવાયેલી એરર આ સરળતાથી તપાસ કરી શકે છે કે 0 ઉપર અટવાયેલો આઉટપુટ બદલાશે કે નહીં અને F પણ 1 ઉપર અટવાઈ જશે 1 0 1 1 1 લાઇન B ઉપર 1 ઉપર અટવાયેલો શોધી કાઢશે 1 1 0 1 લાઇન C ઉપર 1 ઉપર અટવાયેલો શોધી કાઢશે અને 1 1 1 0 D ઉપર 1 ઉપર અટવાયેલો શોધી કાઢશે અને તેવી જ રીતે ૧ ૧ ૧ ૧ આ બધી લાઇન ઉપર 0 ઉપર અટવાયેલા શોધી કાઢશે તેથી ફક્ત 5 પરીક્ષણ વેક્ટર્સની જરૂર છે તેથી સામાન્ય રીતે N ઇનપુટ અને ગેટ માટે તમારે N પ્લસ 1 આટલા બધા ટેસ્ટ વેક્ટર્સની જરૂર છે 24 ની નહીં ચાલો 3 ઇનપુટ એક્સક્લુઝિવ OR ના કેટલાક ઉદાહરણો લઈએ એક 3 ઇનપુટ એક્સક્લુઝિવ અથવા ફક્ત 2 ટેસ્ટ વેક્ટર્સ 0 0 0 અને 1 1 1 ને યાદ કરશે જુઓ તમે વિચારો છો કે એક્સક્લુઝિવ OR ગેટનું આઉટપુટ 1 હશે જો ઇનપુટ્સની ઇવન સંખ્યા 1 હોય અને જો ઇનપુટની સંખ્યા 0 સાચી હોય તો આઉટપુટ 0 હશે હવે અહીં પ્રથમ ટેસ્ટ વેક્ટર પાસે ઇનપુટની ઇવન સંખ્યા 0 છે 1 છે અને અહીં ઇવન સંખ્યામાં ઇનપુટ છે તેથી પ્રથમ એક આઉટ 0 માટે અહીં આઉટપુટ 1 છે હવે જો કોઈ પણ ઇનપુટ 1 ફૉલ્ટ ઉપર અટવાઈ ગયો હોય તો 1 ની સંખ્યા પણ ઇવન થઈ જશે તેથી 0 0 0 1 ફૉલ્ટ્સ ઉપર અટવાયેલા તમામ ઇનપુટને શોધી શકે છે એટલેકે આઉટપુટ પણ 1 ફૉલ્ટ ઉપર અટવાયેલું છે એવી જ રીતે 111 ની સંખ્યા ઇવન છે પરંતુ જો તેમાંથી કોઈ એકમાં ૦ ફૉલ્ટ ઉપર અટવાયેલું હોય તો સંખ્યાબંધ લોકો સમાન બની જશે તેથી આઉટપુટ 0 બનશે તેથી 1 1 1 0 ફૉલ્ટ્સ ઉપર ફસાયેલા તમામ ઇનપુટને શોધી શકે છે તમારા 4 ઇનપુટ XOR ગેટને સારી રીતે જુઓ કમનસીબે અહીં તમારે વધારાના 1 વેક્ટરની જરૂર છે શા માટે કારણ કે આ બધી 0 અને બધી 1 પેટર્ન બંનેમાં એકની સંખ્યા પણ છે તેથી બંને કિસ્સાઓમાં આઉટપુટ 0 છે તો 0 ફૉલ્ટ ઉપર અટવાયેલા આઉટપુટને હું કેવી રીતે શોધી શકું તેના માટે મને ઑડ સંખ્યાવાળા 1 વધારાના ટેસ્ટ વેક્ટરની જરૂર છે છેલ્લો વેક્ટર 0 ફૉલ્ટ ઉપર અટવાયેલા આઉટપુટને શોધે છે પરંતુ અન્ય 2 હંમેશની જેમ જ તમામ ઇનપુટ 1 ઉપર અટવાયેલા છે 0 ફૉલ્ટ ઉપર અટવાયેલા છે અને આ બંને કિસ્સાઓમાં આઉટપુટ 0 છે તેથી જ મને 1 ફૉલ્ટ ઉપર અટવાયેલા જોવા મળે છે તેથી સામાન્ય રીતે m ઇનપુટ XOR ગેટ માટે m 100 1000 ગમે તે હોઈ શકે તેથી જો તમે તે ગેટ બનાવવા માટે સક્ષમ છો તો જરૂરી ટેસ્ટ વેક્ટરની સંખ્યા માત્ર 2 અથવા 3 હશે 2 જો m ઑડ હોય અને 3 m ઇવન હોય તો આ XOR ગેટનું ખૂબ જ સારું લક્ષણ છે અને છેલ્લે આપણે બ્રિજિંગ ફૉલ્ટ મોડેલ ઉપર નજર કરીએ અહીં આપણે કહીએ છીએ કે 2 અથવા વધુ લાઇનો એક સાથે ટૂંકી થઈ રહી છે આ એકદમ શક્ય છે કારણ કે લેઆઉટમાં લાઇનો ખૂબ નજીકથી ચાલી રહી છે અને બનાવટ દરમિયાન કેટલાક અપૂર્ણતાઓ હોઈ શકે છે આ બ્રિજિંગને કારણે કંઈક થઈ રહ્યું છે તેથી આપણે તેને AND બ્રિજિંગ અથવા OR બ્રિજિંગ તરીકે ઓળખાવીએ છીએ અને બ્રિગિંગ કહે છે તેથી તે આ રીતે થાય છે 2 લાઇનો છે અને અહીં શોર્ટ સર્કિટ છે આપણે જે કહીએ છીએ તે AND બ્રિગિંગનો ઉપયોગ કરીને બેકાઉ એ છે કે આપણે માનીએ છીએ કે જાણે કોઈ ઇમ્પ્લાઇડ AND ગેટ હોય જે અહીં દાખલ કરવામાં આવ્યો છે આ જોડાણને કારણે અને આ અને ગેટનું આ ઉત્પાદન બંને સ્થળોએ જઈ રહ્યું છે જેનો અર્થ એ છે કે જો આમાંથી એક ઇનપુટ 1 છે તો અન્ય ઇનપુટ 0 છે આ અને બ્રિજિંગને કારણે 0 અને 1 ની AND હશે આ બંને લાઇનો 0 અને 0 થઈ જશે એવી જ રીતે OR તેથી તે AND અથવા OR તે તમે CMOS માટે કયા ટેકોનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છો તેના ઉપર આધાર રાખે છે તે એ છે કે હું સામાન્ય રીતે બ્રિજ કરી રહ્યો છું અને શું આપણે પોઝિટીવ અથવા નેગેટિવ લોજીકનો ઉપયોગ કરી રહ્યા છીએ પોઝિટીવ લોજીક એટલે હાઈ વોલ્ટેજ 1 લો વોલ્ટેજ 0 નેગેટિવ લોજિક એટલે હાઈ વોલ્ટેજ 0 લો વોલ્ટેજ 1 છે હવે મેં જે ઉદાહરણ બતાવ્યું છે તે શોધી કાઢ્યું છે અને બ્રિજિંગ કર્યું છે ત્યારે મારે બ્રિજિંગમાં સામેલ એક લાઇનને 0 તરીકે મૂકવી પડશે જ્યારે બીજી લાઇનો 1 તરીકે કારણ કે શા માટે કારણ કે જો અહીં બ્રિજિંગ નહીં થાય તો આઉટપુટ 0 કે 1 તરીકે આવશે તે 0 અથવા 1 હતું પરંતુ આ ફૉલ્ટને કારણે આઉટપુટ 0 અને 0 આવશે તેમાં ફેરફાર થશે તેથી હું તેને શોધી શકું છું તેથી આ આકૃતિ દર્શાવે છે કે મેં જે કહ્યું તે બરાબર છે પ્રથમ કિસ્સામાં તમે આ લાઇનો F અને G જોઈ શકો છો 2 ગેટના આઉટપુટ પેરેલલ ચાલી રહ્યા છે તેઓ ટૂંકા પુલ બની રહ્યા છે તેથી અસરકારક રીતે ત્યાં AND ઇન્સર્ટ AND ઑપરેશન નાખવામાં આવે છે જેનું આઉટપુટ F અને G ઉપર જાય છે અને જો તે OR બ્રિજિંગ હોય તો ત્યાં OR ઑપરેશન હશે તેથી આ સાથે આપણે આ લેક્ચરના અંતમાં આવીએ છીએ આગામી લેક્ચરમાં આપણે કેટલાક વધુ ફૉલ્ટ મોડલ અને અન્ય કેટલાક માધ્યમો ઉપર ધ્યાન આપીશું જે આપણે સામાન્ય રીતે ફૉલ્ટ્સની સંખ્યા ઘટાડવા માટે કરીએ છીએ